નમસ્તે અને સ્વાગત છે હીપ્સ માટેના આ ત્રીજા પ્રદર્શનમાં આ એનપીટીએલ ના ભાગ રૂપે સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગ કોર્સનો એક ભાગ છે તેથી આ કોડને ડાઉનલોડ કરી શકાય છે તમે તેને તમારા વર્ચુઅલ મશીનથી પ્રાધાન્યપણે ડાઉનલોડ કરી શકો છો જે આ કોર્સની સાથે આવે છે અને આપણે પછી આ કોડ્સ રન કરી શકીએ છીએ તો આજે આપણે t2 c જોઈ રહ્યા છીએ હવે આ ચોક્કસ કોડ ફરીથી તે હુમલો નથી અથવા તે ખરેખર નબળાઈ બતાવતો નથી પરંતુ આ તમને heap allocator ની આંતરિક કામગીરી વિશેના કેટલાક પાસાઓ કહેવા માટે જરૂરી છે આ heapહીપ ફાળવણીકાર ના વિવિધ ભાગો છે પ્રથમ વસ્તુ આપણે જે કરીશું તે એ છે કે તેને એક પછી એક જોઈશું આપણે પ્રોગ્રામને આના જેવા વિવિધ મુદ્દાઓમાં તોડી નાખીએ છીએ અને આપણે ફક્ત આ પ્રોગ્રામનો એક ભાગ રન કરીશું તો આપણે આ ચોક્કસ પ્રોગ્રામમાં શું કરીએ છીએ તે એવું છે કે આપણે તેમાંથી 9 કેરેક્ટર પોઇન્ટર a1 થી a9 વ્યાખ્યાયિત કરીએ છીએ અને તેમાંના દરેક માટે 120 બાઇટ્સ ફાળવીએ છીએ અને પછી ફક્ત આ 9 પોઇન્ટરના દરેક સરનામાં પ્રિન્ટ કરીએ છીએ તો આમાં કંઈ અસામાન્ય નથી તેથી આપણે ક્લીન મેક અને આ t2 રન કરીશું ઠીક છે અને એક વસ્તુ જે આપણે જોવાની જરૂર છે તે છે કે આ 9 પોઇન્ટરને જુદા જુદા સરનામાં ફાળવવામાં આવ્યા છે તેથી નોંધો કે દરેક ફાળવણી વિનંતી 120 બાઇટ્સ માટે છે અને જો તમે ખરેખર કોઈપણ બે સતત પોઇન્ટર વચ્ચેનો તફાવત લો ઉદાહરણ તરીકે a2 અને a1 a5 અને a4 અથવા a4 અને a3 તો તમે જોશો કે આ સરનામાંઓનો તફાવત 128 બાઇટ્સ છે વધારાના 8 બાઇટ્સ મેટાડેટાની હાજરીને કારણે આવે છે ઉદાહરણ તરીકે મેમરીના ભાગ a1 માટે મેટાડેટા હાજર છે તેથી ઉદાહરણ તરીકે a2 જે મેટાડેટા 0804B490 થી શરૂ થાય છે જે કદ ધરાવે છે અને અન્ય માહિતી આના પહેલા 8 બાઇટ્સ સ્થાનથી શરૂ થાય છે તે જ રીતે અન્ય તમામ પોઇંટર્સ માટે આવું થાય છે આગળ આપણે જોઈશું તે એક ખૂબ જ મહત્વપૂર્ણ ફંક્શન છે જેને ટ્રાવર્સ હીપ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે તો આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે એ છે કે આપણે heap ને વટાવીશું અને heap માં હાજર વિવિધ મેટાડેટા સમાવિષ્ટોને જોશું ત્યાં જવા પહેલાં આપણે ફક્ત બીજા આંશિક આઉટપુટ મેળવીએ છીએ તેની ખાતરી કરવા માટે આપણે ટ્રાવર્સ હીપ પછી તરત જ એક્ઝીટ મૂકી શકીએ છીએ તો આ ચોક્કસ ટ્રાવર્સ હીપ ફંક્શન મેમરી સ્થાન લે છે ઉદાહરણ તરીકે અહીં a1 કે જે આકસ્મિક રીતે મેમરીનો પ્રથમ મૅલોક ભાગ છે અને તે પછી તે a1 ભાગ માટે મેટાડેટામાં એક પોઇન્ટર મેળવશે ભાગ જે સ્થળ 8 બાઇટ્સ પર છે જ્યાંથી ખરેખર પોઇન્ટર પ્રાપ્ત થાય છે તેથી મેટાડેટામાં બે મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે એક તે કદ છે જે 31 બિટ્સથી શરૂ થાય છે જે ખૂબ જ નોંધપાત્ર બીટથી શરૂ થાય છે જે 31 બીટથી પહેલા બીટ સુધી છે અને વપરાશમાં હોય તેવો 0th બીટ અથવા ઓછામાં ઓછો નોંધપાત્ર બીટ બીટ છે 1 નું મૂલ્ય ઉપયોગમાં છે જ્યારે અહીં 0 નું મૂલ્ય સૂચવે છે કે પાછલા ભાગ મુક્ત છે ભાગનું કદ જે ફાળવવામાં આવ્યું છે તો કારણ કે આપણે 120 બાઇટ્સ માટે વિનંતી કરી છે અને ત્યાં દરેક મૅલોક વિનંતી માટે વધારાની 8 બાઇટ્સ ફાળવવામાં આવી છે તેથી આપણે જે જોવાની અપેક્ષા રાખીએ તે છે કે આ ભાગનું કદ 128 બાઇટ તમારા બેન તે જેટલું છે તેથી આ એક printf છે જે પછી તે વિવિધ પાસાઓને છાપે છે તે કોઈ પોઇન્ટરને છાપે છે તે કદને છાપે છે અને તે નક્કી કરે છે કે ત્યાં તે ઉપયોગમાં છે કે નહીં તો ચાલો આ પ્રોગ્રામને ફરીથી કમ્પાઇલ અને રન કરીએ અને આપણે મેટાડેટાની આંતરિક વિગતો જોઈશું હવે આ દરેક નિર્દેશોને અનુરૂપ આપણને ભાગનું સ્થાન મળે છે જે આપણે નિર્ધારિત કર્યા છે તો ઉદાહરણ તરીકે a1 0804B410 સ્થાન પર છે અને 1 ને અનુરૂપ મેટાડેટા 0804B408 સ્થાન પર છે હવે આપણે જણાવ્યું છે તેમ આ મેટાડેટાનું કદ 128 બાઇટ્સ વિનંતી કરેલ ફાળવણી માટે 120 બાઇટ્સ અને મેટાડેટા માટે 8 બાઇટ્સ છે આપણે એ પણ નોંધ્યું છે કે અગાઉના ઉપયોગમાં રહેલા ફ્લેગને 1 સેટ કરેલું છે તેથી આ સૂચવે છે કે પહેલાનો મેમરી ભાગ ઉપયોગમાં નથી હવે આગળની વસ્તુ આપણે એ કરીએ છીએ કે આપણે એક પગલું આગળ વધીએ આપણે આ ટ્રાવર્સ હીપ ને ડિસેબલ કરી શકીએ અને અહીંથી એક્ઝિટ કરી શકીએ અને નોંધ લો કે આપણે ખરેખર આમાંથી કેટલાક પોઇન્ટરને મુક્ત કર્યા છે હકીકતમાં આપણે a2 a4 a6 અને a8 ને મુક્ત કર્યા છે અને પછી આપણે ફરીથી આ હીપ માંથી પસાર થઈએ છીએ અને બહાર નીકળીએ છીએ અને એક્ઝિટને આ નવા traverse પછી જ મૂકો અને આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે હીપ માં હાજર મેટાડેટા ફ્રી આમંત્રણો ને લીધે બદલાયા છે તો આપણે ફરીથી કમ્પાઇલ કરીએ છીએ આપણે જોઈએ છીએ કે અગાઉથી વિપરીત જ્યાં બધા ઉપયોગના બિટ્સ 1 પર સેટ કરવામાં આવ્યા હતા અહીં કારણ કે આપણે ખરેખર 4 પોઇંટરો મુક્ત કર્યા છે 4 ભાગોની મેમરી આપણી પાસે છે આપણી પાસે આના અગાઉના 4 ઉપયોગી બિટ્સ 1 છે તો જ્યારે આપણે એ 2 ને મુક્ત કર્યા છે ત્યારે ફ્રી ફાળવણી લિંક્ડ લિસ્ટ માં આ a2 પોઇન્ટરને અનુરૂપ ભાગ ઉમેરશે અને તે પછીના ભાગમાં ઉપયોગ કરેલા બીટને 0 તરીકે ચિહ્નિત કરે છે તેથી ઉદાહરણ તરીકે અહીં a2 ને અનુરૂપ જો તમે ફક્ત આ ક્ષેત્રોને અનુસરો છો આપણે જોઈએ છીએ કે ઉપયોગમાં આવતા a3 ને અનુરૂપ મેમરીનો આગળનો ભાગ 0 ને સુયોજિત થયેલ છે તો આપણે અહીં આ થોડીક લાઈનો ઉપર તપાસ કરીએ છીએ આપણે એવું કરીએ છીએ કે આપણે પહેલા નક્કી કરીએ છીએ કે અડીને આવેલા ભાગમાં હવે પછીનો ભાગ હાજર છે કે નહીં અને તેનો ઉપયોગમાં રહેલ બીટ 0 પર સેટ કરેલો છે જો આમ હોય તો આપણે લિંક લિસ્ટ વિશે કેટલીક વિગતો છાપીશું જે પીટીમેલોક જાળવે છે તેથી આ ચોક્કસ કિસ્સામાં લિંક્ડ લિસ્ટ્સ અનુક્રમે ભાગ 2 વત્તા 3 સ્થળો પર હાજર હશે તો આ મેમરી પાસે લિંક્ડ લિસ્ટ માં પાછળના અને પછીના નોડ માટેના પોઇન્ટરો છે તો જ્યારથી આપણે ફાળવણી નાબૂદ કરી છે અથવા જ્યારથી આપણે મેમરી 4 ના ભાગો a2 a4 a6 અને a8 ને મુક્ત કર્યા છે આપણી પાસે લિંક્ડ લિસ્ટ માં ચાર નોડ્સ છે આપણે ખરેખર આ ચોક્કસ લિંક્ડ લિસ્ટ ને અનુસરી શકીએ છીએ આપણે અહીંથી પ્રારંભ કરીશું હવે આ ચોક્કસ નિર્દેશક f7fb87b0 ખરેખર હીપ મેનેજમેન્ટની અંદરના કેટલાક સ્થાને નિર્દેશ કરશે તેથી આ પીટીમેલોક ને લિંક્ડ લિસ્ટ ના હેડ ને ઓળખવાની મંજૂરી આપશે આગળનો નિર્દેશક 0804B588 છે જે આવશ્યકપણે આગળના મુક્ત ભાગને નિર્દેશ કરે છે જે આ છે અને તમે આ આગળના ચોક્કસ ભાગને જુઓ કે આ મુક્ત ભાગ છે આપણે પાછલા નિર્દેશકને આ એક પ્રથમ ભાગને ઇશારો કરતા જોઈએ છીએ જે મુક્ત થાય છે અને પછીનો નિર્દેશક આગામી ભાગ તરફ ઇશારો કરે છે તો આપણે અહીં જે જોયું છે તે ડબલી લિંક્ડ લિસ્ટ છે આપણી પાસે આ ભાગ છે જે બીજા ભાગ તરફ ઇશારો કરે છે બીજો ભાગ ત્રીજા ભાગ તરફ નિર્દેશ કરે છે ત્રીજો ભાગ ચોથા ભાગ ને નિર્દેશ કરે છે અને એવું જ આગળ પણ પરંતુ અહીં નોંધ લો કે આ એક સરક્યુલર લિંક્ડ લિસ્ટ છે કારણ કે લિસ્ટમાં છેલ્લે મુક્ત થયેલ ભાગ પણ એ જ સ્થાનને નિર્દેશ કરે છે જે પ્રથમ ભાગ f7fb87b0 છે હવે આપણે ફરીથી શું કરીએ છીએ કે આપણે મૅલોક ને ફરીથી કોલ કરીને મેમરી ફાળવવા વિનંતી કરીશું અને આપણે જોઇશું કે લિંક્ડ લિસ્ટ ઉપલબ્ધ છે અને લિંક્ડ લિસ્ટ ખાલી નથી તેથી ptmalloc હકીકતમાં આ લિસ્ટમાં હાજર મેમરીના મુક્ત ભાગને દૂર કરશે અને આ મૅલોક વિનંતીને મેમરીના આ ભાગને ફાળવે છે તો આપણે અહીંથી એક્ઝિટને દૂર કરીએ અને પ્રોગ્રામને પૂર્ણ થવા દઈએ અને આપણે જોઈશું કે મૅલોક માં સંગ્રહિત મેટાડેટા કેવી રીતે બદલાય છે તેથી આ મુક્ત મેમરી ભાગોની લિંક્ડ સૂચિમાં 4 ઘટકો સાથે અહીં પ્રથમ ટ્રાવર્સ હીપ ને અનુરૂપ છે હવે આ ફાળવણી સાથે અને અન્ય 120 બાઇટ્સ દ્વારા જે પીટીમેલોક એ કર્યું છે તેનો ઉપયોગ થાય છે જે મુક્ત લિસ્ટમાં છે અને તેથી આપણી મુક્ત સૂચિ હવે ફક્ત ત્રણ હાજર મેમરી ભાગો સાથે નીચે આવી છે એ પણ નોંધો કે ફાળવવામાં આવેલી મેમરી તાજેતરની મુક્ત કરેલા a2 ને અનુરૂપ છે તેથી ઉદાહરણ તરીકે a2 આ સ્થાન 0804B490 તરફ ધ્યાન દોરતો હતો અને તેને મુક્ત કરેલ હતો અને નવી મેમરી વિનંતી પણ બરાબર એ જ મેમરી ભાગ માટે આપવામાં આવી હતી તેથી આ નવી વિનંતી અને a2 સમાન મેમરીના જ ભાગ તરફ નિર્દેશ કરે છે